બધાને નમસ્કાર આપત્તિના સમયમાં પુનઃપ્રાપ્તિ અને વધુ સારી રીતે પુનર્નિર્માણ કેવી રીતે કરી શકીએ તેના વિશેની લેક્ચર શ્રેણીમાં આપનું સ્વાગત છેઆપણે આ લેક્ચરમાં જોખમ વિશેનો ખ્યાલ અને આપત્તિ સજ્જતાના બીજા ભાગ વિષે ચર્ચા કરીશું આપણે પહેલેથી જ થોડી માત્રામાં તેની ચર્ચા કરી છે તેથી હું તે આગળ વધારીશ હું શુભજ્યોતિ સમાધાર ડિઝાસ્ટર પ્રિવેન્શન રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ક્યોટો યુનિવર્સિટી જાપાન તેથીઆપણે જે ચર્ચા કરી રહ્યા છીએ તે ચાલુ રાખવા માટે માત્ર એક નાનો પરિચય

તેથી આપત્તિ સામે લોકોની સજ્જતા વધારવા માટે આપણે કેટલીક નાની ઘરગથ્થુ સજ્જતા પદ્ધતિની જરૂર છે તે ચોક્કસ છે જેમકે વીમો જગ્યા ખાલી કરવી વરસાદી પાણીનો સંગ્રહ આપણને જાણવા મળ્યું છે કે એક વ્યક્તિ કહેએ ઘણું ઓછું છે તેથી આપણે વધુ ને વધુ લોકોને આપત્તિ સજ્જતા માટે પ્રોત્સાહિત કરવાની જરૂર છે તેથી આપણે વધારે ને વધારે લોકોને પ્રોત્સાહિત કરવા જોઈએ અને નાના નાના પ્રયત્નો છેવટે ઘણા હોઈ શકે છે હવે લોકોને પ્રોત્સાહિત કરવા માટે આ પ્રક્રિયામાં આપણે તેમના મનને સમજવાની જરૂર છે કારણ કે આપણે તેમની સાથે વાતચીત કરવી પડશે આપણે સજ્જતાનો હેતુ સજ્જતા પ્રત્યેનું તેમનું વલણ સુધારવા માટે આપણી જોખમ સંદેશાવ્યવહારની પદ્ધતિ સુધારવાની જરૂર છે તેથી આ બાજુ એક સ્થાનિક સરકાર છે જે સામાન્ય લોકોની સજ્જતાના ઉદ્દેશને પ્રેરણાને પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન કરી રહી છે અને બીજી બાજુ આ સ્થાનિક લોકો છે પરંતુ આપણને જે જાણવા મળ્યું છે તે ખરેખર પડકારજનક છે ખરેખર પડકારજનક છે ઘણા બધા પૈસા ખર્ચવા છતાં ઘણો બધો સમય ઘણા બધા પ્રોજેક્ટ ચલાવ્યા લોકોસમુદાય જોખમમાં છે તેઓની તૈયાર થવા માટેની તૈયારી નથી આપણે તે જાણવા માંગીએ છીએ કે આવું શા માટે શા માટે આપણી પરંપરાગત જોખમ સંચાર પદ્ધતિની વ્યૂહરચનાઓ કામ નથી કરતી તે એક પડકાર છે તે આપણે જોયું કે એક તરફ એવી સંભાવના છે કે લોકો જે પોતાના જ જ્ઞાનનો અંદાજ લગાવે છે તેઓ વિચારે છે કે તેઓ બધું જાણે છે તેથી જો આપત્તિ ઊભી થાય તો તેઓ જાણે છે કે તે મારી સાથે નહીં થાય તે તેઓની સાથે નહીં બને અથવા કદાચ તેઓ જાણે છે કે બરાબર છે આપત્તિ આવે છે પરંતુ હું તૈયાર છું મેં જે સજ્જતાના પગલાં લીધા છે તે પૂરતા છે તેથી મને કોઈ જોખમ નથી મને તેની કોઈ અસર નહીં થાય બીજું એક એટલે કે જ્ઞાનની આપલે તેઓ ઈચ્છે છે કે અન્ય લોકો દ્વારા જેવા કે લોકલ મ્યુનિસિપલ અથવા કેન્દ્ર સરકાર દ્વારા અથવા પ્રાદેશિક સરકાર દ્વારા જવાબદારી લેવાય તેથી આ પરિબળો કે જેની આપણે પહેલાથી ચર્ચા કરી છે તે ખરેખર ઓછી સજ્જતાના હેતુને વધારે છે આપણે વાસ્તવિક જોખમ અને અનુભવાય તેવા જોખમ વૈજ્ઞાનિક જોખમ અને વૈજ્ઞાનિકોએ જે અંદાજ લગાવેલો અને અનુભવાય તેવા જોખમની પણ ચર્ચા કરીસામાન્ય લોકો તેના વિશે શું વિચારે છે હવે આપણે એ જોખમ વિશે વાત કરવાના છીએ કે જે ખરેખર સંભાવના છે અને પ્રતિકૂળ ઘટનાની તીવ્રતા છે એક વસ્તુ એ છે કે આપણે આપણા હાલના જ્ઞાનને વધુ સચોટ કરવા હાલની માહિતી હાલના જોખમના અંદાજો માટે આપણને વધુ માહિતીની જરૂર છે પરંતુ તે આપણને જણાવી રહ્યું છે કે કોઈપણ સંજોગોમાં કૃપા કરીને લોકોની ધારણાઓને સમાવિષ્ટ ન કરો ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટમાં સામાન્ય લોકોની ધારણા એ જ એક આપત્તિ છે તેથી આપણે શું કરવાની જરૂર છે આપણે ફક્ત અંતર ઘટાડવાની જરૂર છેઆપણે લોકોને એ કહેવાની જરૂર છે કે જે તેઓ જાણે છે તે સાચું નથી જે અમે વૈજ્ઞાનિક તરીકે કહીએ છીએ નિષ્ણાત તરીકે કહીએ છીએ તે સાચું છે તેથી અમારો અંદાજો યોગ્ય છે તો જ આપણે લોકોની સજ્જતા વધારી શકીશું તેથી ખરેખર આપણે જાણવું જોઈએ કે સાચું શું છે શું ખોટું નથી તેથી હવે વૈજ્ઞાનિકો જો ખરેખર એમ કહેતા હોય તો પ્રશ્ન એ પણ છે કે શું વૈજ્ઞાનિકો ખરેખર જોખમને ચોક્કસપણે માપી શકે છે મેં પહેલાં કહ્યું હતું તેમ આ વ્યક્તિ એવું કહી રહી છે કે જે કંઈ પણ અસ્તિત્વમાં છે તે અમુક માત્રામાં અસ્તિત્વમાં છે અને તેથી માપી શકાય છે જેમ કે તેઓએ આપેલા ઉદાહરણ મુજબ આ રસ્તો જોખમી છે તેથી હીરો બનવું નહીંહીરો બનવાની કોશિશ ન કરો તમે જોખમમાં મુકાશો આ રોડ ડાબી તરફનો રોડ સુરક્ષિત છે જમણી તરફનો રોડ અસુરક્ષિત છે પરંતુ અહીં પ્રશ્ન એ છે કે જે એક મને કહ્યું હતું તમને કયું વધારે જોખમી લાગે છે હવાઈ માર્ગે જવામાં કે રોડ મારફતે જવામાં ખરેખર કયું વધારે જોખમી છે હા તમે સાચા હતા હું જાણું છું કે મોટા ભાગના લોકો વિચારે છે કે રોડ માર્ગે જવા કરતા હવાઈ માર્ગે જવામાં વધુ જોખમ છે પરંતુ ખરેખર માહિતી તેનાથી તદ્દન વિરુદ્ધ છે ઉડ્ડયનએ પરિવહનમાં સૌથી સલામત માધ્યમ છે વાહન વ્યવહાર ની રીત છે તેથી અકસ્માતોના દરના દ્રષ્ટિકોણથી અથવા તો રોડ પર થતા મૃત્યુદર થી હવાઈમાર્ગ ઘણો જ સુરક્ષિત છે પરંતુ લોકો ખરેખર ખૂબ જ અલગ ધારણા ધરાવે છે લોકો રસ્તા કરતા હવાઈ માર્ગે જવાનું ટાળવા માંગે છેજ્યારે તમે માહિતીના અનુમાન વિશે વાત કરી રહ્યા છો શું આપણી પાસે પૂરતી માહિતી છે જો ત્યાં કોઈ અકસ્માત થાય છે પશ્ચિમ આફ્રિકાના ઘાનામાં કેટલાક ભૂકંપ આવ્યા હતા આપણે આ માહિતી મેળવી શકીએ માર્ગ અકસ્માતની માહિતી શું તે આપણે મેળવી શકીએ નહિ શું આપણે ખરેખર તે આંકડા ઉપર નિર્ભર રહી શકીએ કે જે ઘણા વિકાસશીલ દેશોમાંથી આવી રહ્યા છે મૂળભૂત રીતે ના તેનું સારી રીતે દસ્તાવેજીકરણ થયેલ નથી જર્મની જાપાન અથવા યુ એસ અથવા યુકે જેવા દેશોમાં કે જેમની પાસે વધુ વિકસિત દસ્તાવેજીકરણ થયેલ માહિતી છે તેમની પાસે વધુ વિશ્વસનીય આંકડાકીય માહિતી છે તેઓ આ દેશો કરતાં વધુ જોખમ અંદાજ લગાવી શકે છે તો પછી મારે કયું સાચું માનવું જોઈએ સામાન્ય માણસનું કે પછી વૈજ્ઞાનિકનું અહીં બીજો એક રસપ્રદ ડેટા છે રસપ્રદ હકીકત રોઅલ્ડ ડહલે છોકરા પર લખેલી એક ડાયરી છેબાળપણની વાર્તાઓ ચાલો જોઈએ કે તે શેની વિશે વાત કરે છેતે કદાચ 80 વર્ષ પહેલાની અથવા 1920 ની વાત છે તે કહે છે કે મેં શાળા સુધીની કરેલી મુસાફરીને ખૂબ જ સારી રીતે યાદ રાખી શકું છું કારણકે તે ખુબજ ઉત્તેજક હતી આ ઉત્તેજના મારી નવી ટ્રાઇસિકલ ના લીધે હતી હું તેના પર મારી મોટી બહેન સાથે દરરોજ સ્કૂલે જતો કોઈ મોટી વ્યક્તિ અમારી સાથે આવતા નહીં આ બધું તમારે સમજવું જ જોઈએ એ સારા દિવસો હતા જ્યારે રસ્તા પર એક મોટર કાર દેખાય તે એક પ્રસંગ હતોઅને નાના બાળકો માટે શાળાએ જતા હાઈવેની મધ્યમાં ટ્રાયસિકલિંગ કરવું એ સલામત હતું અને શાળાએ જવાનો રસ્તો વિશાળ હતો આથી તે શું છે કે તે ટ્રાઇસિકલ દ્વારા શાળા અને ઘરેથી જાય છે અને આવે છે એટલું જ નહીં તેમના અનુભવ છે કે તે હાઇવે પરથી પસાર થતાં હતા તેથી હાઈવે પર ટ્રાઇસિકલ અને તે ખૂબ જ આનંદદાયી છે ખૂબ સલામત છે શું તમે માનો છો કે 1920માં રસ્તાઓ આજ કરતાં વધુ સુરક્ષિત હતા રસ્તા પર ટ્રાઇસિકલ આજ કરતાં ઘણી સુરક્ષિત હતી જો તેવું છે તો ચાલો આપણે તે માહિતી જોઈએ આપણે કહ્યું હતું કે જો ત્યાં વધુ જાનહાનિ થઈ હોય તોતે રસ્તો જોખમી છે પરંતુ અહીં વર્ષ 1922માં બાળકોનો માર્ગ અકસ્માત દર વર્ષે 736 જ્યારે 1986 માં માત્ર 358 છે તેથી મોટર વાહન દીઠ બાળકોનો માર્ગ મૃત્યુદર 98 જેટલો ઘટી ગયો છે આશ્ચર્યજનક પરંતુ આ વ્યક્તિ કહે છે કે તે ખુબજ ઉત્તેજક હતું પરંતુ ખુબજ સલામત શું તે ખરેખર એવું છે પછી વૈજ્ઞાનિકો અથવા સામાન્ય લોકોની વાત માનીએ તે માનવાની વાત નથી પણ મારે તેને કેવી રીતે કહેવું કે વૈજ્ઞાનિકોનો અંદાજો એ અલગ વાત કહી રહ્યું છે હું તેને કેવી રીતે સમજાવી શકું 2003માં પાગલ ગાય નામનો રોગ તમે જાણો છો કોઈકે કહ્યું હતું કે વૈજ્ઞાનિકો જોખમ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જ્યારે ગ્રાહકો આખી ગાય પર પાગલ ગાય રોગને કારણે જ્યારે જાપાન સરકારે જાપાનમાં યુ થી ગૌમાંસના આયાત પર પ્રતિબંધ મૂક્યો હતોત્યારે યુ અંડર સેક્રેટરી એ આ વાક્ય લખ્યું હતું "હકીકતમાં કદાચ તમારા વાહનમાંથી ગૌમાંસ ખરીદવા માટે સ્ટોરમાં જવામા ગૌમાંસ ખાવાથી તમને કોઈ નુકસાન થવાની સંભાવના છે તેના કરતા વાહન સાથે અથડાવામાં વધુ જોખમ ની સંભાવના છે તેથી જ્યારે તમે તમારા વાહનમાંથી ગૌમાંસ ની દુકાનમાં જતા હો ત્યારે તમે તમારા વાહનમાંથી ગૌમાંસ ખરીદવા જવાનું જોખમ લો છો તેની સંભાવના કરતા ગૌમાંસ ખાવાનું સલામત છે જ્યારે તમે ચાલીને તમારા વાહનમાંથી ગૌમાંસની દુકાને જાઓ છો તેથી પીટર સેન્ડમેન બીજી બાજુ કહે છે કે જોખમ કે જે ખરેખર લોકોને અસ્વસ્થ કરે છે તે લોકોને મારતા જોખમોથી સંપૂર્ણપણે અલગ છે જોખમ કે જે લોકોને અસ્વસ્થ કરે છે તે લોકોને મારે છે તેવા જોખમ કરતા સંપૂર્ણપણે અલગ છે તેથી આપણે જે જોખમોનો સામનો કરીએ છીએ તેને શું આપણે જાણી શકીએ છીએ શું તે શક્ય છે કેટલાક જોખમો જાણીતા છે કેટલાક મૂળભૂત રીતે અજાણ્યા છે તો કોઈપણ વ્યક્તિ બધું જાણી શકતો નથી બરાબરને હું મારા જીવન વિશે બધું જ જાણતો નથી ઘણી બધી વસ્તુઓ થઈ રહી છે હું રાસાયણિક જોખમ વિશે નથી જાણતો કદાચ હું મારી આસપાસના આપત્તિ જોખમ વિશે થોડું જાણું છુંમોટાભાગના લોકો મોટાભાગના જોખમોથી પરિચિત ન હોઈ શકે તેથી તેનો સામનો કરવા માટે કુલ જોખમની ગણતરી કોઈપણ કરી શકશે નહીં તેથી મને જીવનમાં ઘણા બધા જોખમો છે મને આરોગ્યનું જોખમ છે મને નોકરીનું જોખમ છે મને આર્થિક જોખમ છે મને શૈક્ષણિક જોખમ છે પુરનું જોખમ છે વૈયક્તિક જોખમ છે હું ફક્ત આપત્તિના જોખમોનો સામનો નથી કરી રહ્યો મારા ઘરેથી ઓફિસ સુધી દરરોજ મને જીવંત જોખમ છે હું ઘણા જોખમો લઉં છું અકસ્માત થઈ શકે છે તમે આપત્તિના જોખમ વિશે વાત કરી રહ્યા છો પરંતુ મને કદાચ મારી નોકરીના જોખમ અથવા મારા સ્વાસ્થ્યના જોખમ વિશે વધુ ચિંતા છે તેથી મારે કોને પ્રાધાન્ય આપવું જોઈએ કયું કારણ કે હું વ્યક્તિગત રીતે નહીં કરી શકું મને એ ખબર નથી કે ખરેખર શું થશે કારણકે મારું જ્ઞાન ખૂબ જ મર્યાદિત છે અને તે હોવું જોઈએ એક વ્યક્તિ હોવાને કારણે હું આ દુનિયાની દરેક વસ્તુને જાણી શકતો નથી તેથી આપણને જીવનમાં ઘણા જોખમો છે તેથી આપણે કયા ને ધ્યાનમાં લેવું જોઈએકયા ને અવગણવું જોઈએ તેને પ્રાથમિકતા આપવાની જરૂર છે હવે સવાલ એ છે કે લોકો કઈ રીતે નિર્ણય લેશે કે કયા જોખમને લેવું અને કયા જોખમને અવગણવું હવે પ્રશ્ન એ આવી રહ્યો છે કે શું ખતરો ખરેખર વધી રહ્યો છે શું આપણે પહેલાં કરતાં ખરેખર જોખમ ધરાવીએ છીએ કે પછી આપણે વધુ ભયભીત છીએ કયું સાચું છે ખતરાઓ વધી રહ્યા છે અથવા આપણને વધુ જોખમ છે કૃપા કરી ધ્યાનમાં લો કદાચ હું થોડી મદદ કરી શકું ચાલો આપણે જોઈએ અકસ્માત દર આયુષ્ય બાળ મૃત્યુદર તમને શું લાગે છે કે જોખમ વધી રહ્યા છે ના આપણે ઘણા સલામત છીએ અકસ્માતનો દર મૂળભૂત રીતે ઘટી રહ્યો છે આયુષ્ય મૂળભૂત રીતે વધતું રહ્યું છે અને બાળ મૃત્યુદર મૂળભૂત રીતે ઘટી રહ્યો છે પરંતુ બીજી તરફ આપણે ઝેરી રસાયણોના સંપર્કમાં છીએ અને આપણે પહેલાં કરતાં પ્રકૃતિથી ઘણા દૂર છીએ બરાબર આપણે પહેલા કરતા કિરણોત્સર્ગના વધુ અને વધુ સંપર્કમાં છીએ આ જોખમો વધી રહ્યા છે વળી આપણા તણાવપૂર્ણ જીવનો વધી રહ્યા છે પર્યાવરણીય પ્રદુષણ ચોક્કસપણે વધી રહ્યું છે ભારતમાં ધ્વનિ પ્રદૂષણ વધી રહ્યું છે તે નિશ્ચિતપણે વધી રહ્યું છે તેથી જાહેર નીતિ અને ચાર પ્રકારના જોખમ પર એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો એક છે વિદેશી બાબતો અને ગુના પ્રદૂષણ અને આર્થિક નિષ્ફળતા જે લોકો ભવિષ્યની ચિંતા કરે છે શું તે લોકો બધા પ્રકારના જોખમો વિશે એકસરખી ચિંતા કરે છે ત્રણ પ્રકારના લોકોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા જાહેર જનતા કોર્પોરેટ અધિકારીઓ અને સંઘીય નિયમનકારો આપણને જે પરિણામ મળ્યું છે તે મુજબ શું જોખમ પહેલાં કરતાં વધી રહ્યું છે કંપનીના એક્ઝિક્યુટિવની તુલનામાં બમણી માત્રામાં સામાન્ય લોકો વિચારે છે કે સમાજમાં 20 વર્ષ પહેલા કરતા આજે વધુ જોખમ છે ઘરેલુ રાજકીય અસ્થિરતા વિશે શું 61 જાહેર અને કારોબારી બંને તેઓ માને છે કે આજે આપણને પહેલાં કરતાં વધારે જોખમ છે જ્યારે અમલદારો અથવા સરકારી અધિકારીઓ જાહેર અધિકારીઓ તેમાંના 44 લોકો આ નિવેદનની સાથે સહમત થયા છે તેઓ માનતા નથી કે ઘરેલુ રાજકીય અસ્થિરતા વધી રહી છે કેમિકલથી જોખમો 20 વર્ષ પહેલા કરતા વધી રહ્યા છે 38 કંપનીના અધિકારીઓ માને છે કે હા અને 13 સરકારી નિયમનકાર કહે છે કે હા તે વધી રહ્યા છે 10 સરકારી કર્મચારીઓ જાહેર અધિકારીઓ માને છે કે હા પહેલા કરતાં આર્થિક જોખમ વધ્યું છે 41 કંપનીના એક્ઝીકયુટીવ લોકો એ હા પાડી તેથી જોખમો સમજવા માટે લોકોનો જુદો દ્રષ્ટિકોણ છે આપણે તેમને સજ્જતા માટે કેવી રીતે પ્રોત્સાહન આપવું જોઇએ માત્ર તે જોખમ જ નહીં પરંતુ પ્રતિકારાત્મક પગલાં વિશે પણઆ વ્યક્તિ જો આપણે કોઈને એમ કહીએ કે ઠીક છે પૂર આવી રહ્યું છે કૃપા કરી આ જગ્યા ખાલી કરો તે ખૂબ જ મૂંઝવણમાં છે કે જગ્યા ખાલી કરવી કે નહીં કદાચ જોખમ આવી રહ્યું છે કદાચ પૂર આવી રહ્યું છે પરંતુ હું તે નિર્ણય કેમ નથી કરી શકતો કારણકે હું ખરેખર સ્થળાંતરની અસરને જાણતો નથી શું તે ખરેખર અસરકારક છે કે પછી અસરકારક નથી ઠીક છે જગ્યા ખાલી કરવાની સારી વાતો કઈ છેખાલી કરવામાં ગેરફાયદાઓ શું છે તે મારા માટે બહુ સ્પષ્ટ નથી તેથી જો હવે હું સ્વીકાર કરું છું કે ત્યાં જોખમ છે તો હું કહી શકતો નથી મને બહુ ખાતરી નથી કે સ્થળાંતરિત થવાનો મારો નિર્ણય એ અસરકારક પ્રતીકાત્મક પગલું છે કે કેમ તેથી તે શરૂઆતમાં વિચારી શકે છે કે સ્થળાંતર એ અસરકારક પગલું નથી તેથી આ તેની પોતાની સમજવાની પદ્ધતિ છે જેમાં તે વ્યક્તિગત માહિતી એકત્રિત કરે છે અને વિચાર કરે છે અને જોખમ હોવાની ધારણા વિકસાવે છેપરંતુ તે પણ શક્ય છે કેતેમણે પહેલાં કહ્યું કે તે સ્થળાંતર કરવા માગતો નથી કારણ કે તે અસરકારક નથી સ્થળાંતર એ પૂરથી બચવા માટેનું યોગ્ય પગલું નથી હવે જો તે માનતો નથી તો આપણે તેમને સુધારી શકતા નથી સજ્જતા રૂપી પગલાં લેવા તેને પ્રોત્સાહિત કરો પરંતુ શક્ય છે કે તેના ઘણા બધા મિત્રો છે અને તેઓ માને છે કે સ્થળાંતર એ અસરકારક પગલું છે અને તેઓએ તેમને કહ્યું હતું કે ઠીક છે સ્થળાંતર એ એક મહત્વપૂર્ણ બાબત છે અને આ વ્યક્તિ એક સામાજિક પ્રાણી છે તે અન્ય લોકો દ્વારા પ્રભાવિક છે તેથી તેણે પોતાનો પ્રારંભિક વિચાર છોડી દીધો અને તેમની સાથે જોડાઈને સ્થળાંતર કરવાનું શરૂ કર્યું તેથી આપણી પાસે આ એક સંદર્ભ છે એક છે જ્ઞાન એક છે સંમતિ જ્ઞાનમાં આપણને ક્યારેક ચોક્કસ જોખમ હોય છે તો ક્યારેક અનિશ્ચિત હોય છે સંમતિ ના કિસ્સામાં કેટલીકવાર તે જ ક્રિયાઓ લેવાય છે કે જેમાં આપણે એકબીજા સાથે સંમત થઈએ છીએ કેટલીક વાર આપણે એકબીજા સાથે સંમત થતા નથી સ્પર્ધા કરી અને પુરુ જ્યારે જ્ઞાન અનિશ્ચિત હોય પરંતુ સંમતિ પૂર્ણ હોય ત્યારે નિર્ણય લેવાનું મુશ્કેલ છે જ્યારે જ્ઞાન અચાનક હોય પરંતુ સંમતિ અનિશ્ચિત અથવા હરીફાઈ હોય ત્યારે તે પણ મુશ્કેલ છે કે મને ખબર છે કે પૂર આવી રહ્યું છે પરંતુ મને ખબર નથી કે શું કાર્યવાહી કરવી પુર ની તૈયારી માટે સ્થળાંતર કરવું જોઈએ અથવા સ્થળાંતર ન કરવું જોઈએકયું વધારે અસરકારક હશે હું જાણતો નથી તેથી જ્ઞાન એ અચાનક જાણેલું છે પરંતુ સંમતિની હરીફાઈ થશે અથવા તો તે બંને ખરેખર સ્પર્ધામાં હોઈ શકે છે કેટલું જ્ઞાન અનિશ્ચિત છે અને તે સંમત પણ છે તો શું જોખમી છે કઈ હદે કંઈક જોખમી છે કેમ લોકો માટે જોખમને જાણવું મહત્વપૂર્ણ છે અને આપણે સજ્જતા વિશે પણ જાણવાની જરૂર છે અગ્રિમતા નું કામ કયું છે પહેલા મારે શું કરવું જોઈએ શું વધારે અસરકારક છે કોણ તે કરશે અને ક્યારે તે થશે જ્યારે આપણે આપત્તિ સજ્જતાની વાત કરી રહ્યા હોઈએ ત્યારે આ ઘટકોનો સમાવેશ કરવો જોઈએ અને કેવી રીતે કાર્ય કરવું સંદેશ કેવી રીતે મોકલવો લોકોને આપત્તિઓ સામે નિવારક પગલાં લેવા પ્રોત્સાહિત કરવા અને આપણે તેના બારામાં જોઈશું આપનો ખૂબ ખૂબ આભાર